ફીલ ફેક્ટર ફીલ ફેક્ટર ખરેખર PV સેલ માટેની યોગ્યતાનો આંકડો છે તે કહે છે કે PV સેલ કેટલો સારો અથવા કેટલો ખરાબ છે તે ખરેખર એક ગુણોત્તર છે હવે ગુણોત્તર શું છે તે કહેતા પહેલાં ચાલો આપણે તેને સાહજિક રીતે વધારે પ્રમાણમાં મેળવીએ હવે તમે જુઓ છો કે આ PV સેલની I V કેરેક્ટરીસ્ટિકસ છે હવે મને એક પ્રોજેક્શન વોલ્ટેજ એક્સીસના કાટખૂણે અને Isc નું પ્રોજેક્શન I એક્સીસનાં કાટખૂણે લેવા દો અને આ પોઈન્ટ Voc Isc પોઇન્ટ અહીં બતાવ્યા પ્રમાણે છે હવે આ Voc Isc આ લંબચોરસ અહીં હવે મને આ એરીયા ભરવા દો આ પોઇન્ટ અહીં મહત્તમ શક્ય વોલ્ટેજ અને મહત્તમ શક્ય કરંટ રજૂ કરે છે જે PV સેલથી સૈદ્ધાંતિક રીતે શક્ય છે પરંતુ આ પોઇન્ટને ક્યારેય પહોંચી શકાય નહીં હવે એક વિશિષ્ટ લાક્ષણિક કર્વ માટે આ મેક્ષીમમ પાવર પોઈન્ટ આ રીતે Vm અને Imp આપવામાં આવે છે અને તેનાં પ્રોજેક્શન આ રીતે લંબચોરસ એરીયાને ઢાંકે છે હવે અવલોકન કરો કે જ્યારે સિરીઝ R નોન આયડયાલીટીને દૂર કરવામાં આવે ત્યારે તે ધીમે ધીમે ઉભું થઈ જાય છે અને શંટ R આયડયાલીટીને દૂર કરવામાં આવે તે પછી તે યોગ્ય રીતે આડી બની જશે અને આ ખૂબ જ આદર્શ સેલ કેરેક્ટર હશે તો આ પોઈન્ટ VocIsc આવા આદર્શ સેલનો વીક પાવર હશે પરંતુ આ ક્યારેય થશે નહીં આ વધુ વ્યવહારુ સેલ છે હવે આપણે એ જોવાની જરૂર છે કે આ એરીયા ખૂબ આદર્શ સેલના ગ્રે શેડવાળા એરીયા સાથે કેટલો નજીક છે હવે તે જ રીતે ફીલ ફેક્ટરની વ્યાખ્યા આવે છે હવે આ સીધી રેખા જેવી PV સેલ I V કેરેક્ટરીસ્ટિકસ ધ્યાનમાં લો આ ખરેખર ખૂબ જ ખરાબ PV સેલ કેરેક્ટરીસ્ટિકસ છે જ્યાં સિરીઝ કોમ્પોનન્ટ Rs ખૂબ મોટો છે અને શન્ટ કોમ્પોનન્ટ R ખૂબ જ ઓછો છે હવે જો આપણે આટલો ખરાબ PV સેલ લઈએ તો પણ આપણે તેમાંથી થોડો પાવર મેળવી શકીશું અને ચાલો આપણે કહીએ કે આપણી પાસે Vmp Imp પોઇન્ટ આ રીતે છે અને તેના પ્રોજેક્શન્સ લંબચોરસ એરીયામાં આ રીતે પરિણમે છે અને આપણે જોઈએ છીએ કે આ લંબચોરસ એરીયા આદર્શ લંબચોરસ એરીયાના સંદર્ભમાં ખૂબ નાનો છે જે Voc Isc દ્વારા પાછો મળે છે કોઈપણ સામાન્ય PV કેરેક્ટરીસ્ટિકસમાં ઘણો બધો વધારે પીક પાવર પોઈન્ટ હશે અને આદર્શ એરીયાના સંદર્ભમાં ખૂબ મોટો એરીયા હશે તેથી આદર્શ મેક્ષીમમ પાવર પોઇન્ટના સંદર્ભમાં મેક્ષીમમ પાવર પોઇન્ટ દ્વારા મળેલ એરીયાને ફીલ ફેક્ટર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેથી ફીલ ફેક્ટર Vmp Imp ભાગ્યા Voc Isc દ્વારા આપવામાં આવે છે Voc Isc એ લંબચોરસ એરીયા લિમીટીંગ લંબચોરસ એરીયા જે શક્ય એટલો મહત્તમ હશે Vmp Impએ ઓપરેટીંગ પીક પાવર પોઈન્ટના સંદર્ભમાં લંબચોરસ એરીયા છે ફીલ ફેક્ટર એ આ એરીયાના સંદર્ભમાં આ એરીયાનો ગુણોત્તર છે આ આપણને કહે છે અથવા આપણને એક ખ્યાલ આપે છે સેલનું સારાપણું આ એરીયા જેટલો V oc Isc લંબચોરસની વધુ નજીક એટલો સારો સેલ તેથી જો તમે આપણો લાક્ષણિક PV સેલ લો તો તે આ સીધી રેખા કરતા વધુ સારો હશે તેમાં આ પ્રમાણે કર્વ લાઈન હશે તેથી આ વ્યવહારુ PV સેલ કેરેક્ટરીસ્ટિકસમાં અહીં વાદળી રંગમાં બતાવ્યા પ્રમાણે પીક પાવર એરીયા હશે જે અહીંના બતાવ્યા પ્રમાણે આ લીલા એરીયા કરતા ઘણા મોટો હશે જે ખરાબ સેલના પીક પાવર પોઇન્ટથી ઘેરાયેલા છે તેથી દેખીતી રીતે ફક્ત આ જોતા તમે જોશો કે આ કર્વ આ કર્વનો એક PV સેલ આના કરતા વધારે સારો છે કારણ કે આ એરીયા આનાં કરતા વધારે છે તેથી આ ગુણોત્તર જે PV સેલનાં સારાપણાનું એક માપ આપે છે જે ડેટા શીટના મૂલ્યો પર થી ગણી શકાય હવે જો આપણે ડેટા શીટના મૂલ્યો પર પાછા જઈએ તો તમે ખાસ ડેટા શીટનાં લાક્ષણિક સેલ માટે ફીલ ફેક્ટરની ગણતરી કરી શકશો ડેટાશીટ જુઓ અને તમારું ધ્યાન આ પરિમાણો પર લાવો તેથી તમે અહીં જુઓ આ Vmp વોલ્ટેજ મૂલ્ય છે અને Imp કરંટ મૂલ્ય તેથી આ તમને Vmp Imp આપી શકે છે આ Voc વોલ્ટેજ મૂલ્ય છે અને Isc કરંટ મૂલ્ય અને આ એક હશે તેથી આ મૂલ્યોને ફીલ ફેક્ટર માટેનાં આપણા સમીકરણમાં મુકતા આપણને ફીલ ફેક્ટર મૂલ્ય મળી શકે છે જે ડેટા શીટ કિંમતો પર થી ગણી શકાય 30 18 Vmp ગુણ્યા 7 96 Imp ભાગ્યા 36 72 Voc 8 99 Isc હવે આ તમને 0 72 ની કિંમત આપશે તો આ ગુણોત્તર છે હવે 0 72 એ માર્કેટમાં ઉપલબ્ધ એક વ્યાજબી પેનલ છે જો તમે કહો કે ફીલ ફેક્ટર 0 5 છે તો તે ખૂબ જ ખરાબ સેલ છે જો ફીલ ફેક્ટર 0 8 અથવા 0 85 છે તો તે ખૂબ જ સારો સેલ છે તેથી તે ફીલ ફેક્ટર FF દ્વારા સામાન્ય રીતે PV સેલની ગુણવત્તા માપવા અથવા સારાપણા માટે ગણવામાં આવે છે